બધા ને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ Engineering Drawing Computer Graphicss પરના NPTEL ઓનલાઇન સર્ટિફિકેટ કોર્સમાં આપનું સ્વાગત છે આપણે મોડ્યુલ નંબર 3 લેક્ચર નંબર 23 માં છીએ જ્યાં આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનને આવરી લઈએ છીએ છેલ્લા ક્લાસમાં આપણે 1st ક્વાડ્રંટ પ્રોજેક્શન અને 3rd ક્વાડ્રંટ પ્રોજેક્શન વિશે શીખ્યા હતા આ 1st અને 3rd ક્વાડ્રંટ પ્રોજેક્શન આપણે શું જોયું પ્લેન પર પ્રોજેક્શન લીધા પછી આપણને સામેનો દેખાવ મળશે ઉપરનો દેખાવ તેની નીચે હશે જમણી બાજુથી જો આપણે જોવાનો પ્રયાસ કરીએ તો પ્રોજેક્શન ડાબી બાજુ હશે તેથી જમણી બાજુનો દેખાવ જો આપણે ડાબી બાજુથી કંઇક અવલોકન કરીએ અને જો આપણે તે પ્રોજેક્શન મેળવીએ તો તે ડાબી બાજુનો દેખાવ જમણી બાજુએ હશે આ પ્રમાણભૂત છે જે આપણે 1st ક્વાડ્રંટ સિસ્ટમ્સ માટે અનુસરીએ છીએ 3rd ક્વાડ્રંટ સિસ્ટમના કિસ્સામાં આપણને જે મળે તે ફ્રન્ટ વ્યૂ છે ચાલો તેને અહીં દોરીએ ઉપરનો દેખાવ ઉપર હશે અને જમણી બાજુનો દેખાવ જમણી બાજુએ ડાબી બાજુનો દેખાવ ડાબી બાજુએ હશે આ રીતે આપણે 3rd ક્વાડ્રંટ સિસ્ટમ માટે મેળવીશું 1st ક્વાડ્રંટ સિસ્ટમના કિસ્સામાં સામેનો દેખાવ પરથી ઉપરના દેખાવને ફોલ્ડિંગ કર્યા પછી ઉપરનો દેખાવ નીચે આવે છે અને જો આપણે ડાબી બાજુથી જોતા હોઈએ તો ઓપેક પ્લેન પર પ્રોજેક્શન જમણી બાજુ તરફ આવે છે અને જો આપણે જમણી બાજુથી જોઈએ તો ઓપેક પ્લેન પર પ્રોજેક્શન ડાબી બાજુએ આવે આ રીતે આપણે મોટા ભાગના કિસ્સામાં આગળ વધીએ અને ભારતીય ધોરણો માટે અને આપણા એન્જિનિયરિંગ ડ્રોઇંગનાં કોર્સ માટે પણ આપણે આ 1st ક્વાડ્રંટ સિસ્ટમનો વ્યાપકપણે પાલન કરીએ છીએ તો ચાલો આપણે આ 1st ક્વાડ્રંટ સિસ્ટમ વિશે વધુ શીખીએ ચાલો આપણે આ ચિત્રને આપણી 1st ક્વાડ્રંટ સિસ્ટમમાં જોઈએ ત્યાં એક ટેપર્ડ સિલિન્ડર છે જેનાં આવા પરિમાણો છે જો આપણે આ દિશામાંથી નિરીક્ષણ કરી રહ્યાં હોઈ કારણ કે આ એક પારદર્શક પ્લેન છે જેના દ્વારા આપણે જે જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ એક બીજું પારદર્શક પ્લેન છે સામાન્ય રીતે જે દિશામાં મહત્તમ પરિમાણો ઉપલબ્ધ હોય આપણે તે દિશામાંથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ તેથી તે કિસ્સામાં જો આપણે આ દિશામાંથી અવલોકન કરીએ તો આ ટેપર સિલિન્ડરનો પ્રોજેક્શન અન્ય પ્લેનમાં ટ્રેપેઝિયમ તરીકે આવે છે કારણ કે આ પ્રથમ છે આપણે શું અવલોકન કરીશું તો ચાલો તેને સામેનો દેખાવ કહીએ જો આપણે ઉપરથી જોતા હોઈએ તો તે પણ ટ્રેપેઝિયમ જેવું લાગે છે આ તરફથી અને ઉપરના દેખાવમાંથી સમાન દેખાવ મળે છે જો આપણે આ દિશામાંથી જોઈએ તો તે વર્તુળ જેવું લાગે છે જેનું અનુસરણ બીજું મોટું વર્તુળ કરે છે તેથી પ્લેનમાં તે વર્તુળ દ્વારા અનુસરવામાં આવતા વર્તુળ જેવું લાગે છે જો આપણે ત્રાસી દિશામાંથી જોઈએ તો તે ઈલિપ્સ જેવું લાગે છે પરંતુ આપણે આ પ્લેનને ફ્લિપ અથવા ફોલ્ડ કરવું પડશે એકવાર આપણે તેને ફોલ્ડ કરીશું તે પ્લેન પર સંપૂર્ણ વર્તુળ બનાવે છે તેથી જો આપણે તેને આ ઓબ્જેક્ટ માટે દોરીએ તો આ સામેનો દેખાવ હશે અને પછી ડાબી બાજુ જમણી બાજુ તરફથી આપણે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી દેખાવ આ રેખાને અનુસરસે પછીનું તે વચ્ચે આપણને એક મોટું વર્તુળ મળે છે જે દેખાશે એ જ રીતે આપણે આ દિશામાં જોઈ રહ્યા છીએ તેથી આ રેખાઓના આધારે આપણને વધુ એક વર્તુળ મળશે જે પેલાની સાથે કેન્દ્રિત હશે બંને દેખાય છે હવે ઉપરનો દેખાવ જો આપણે તે દિશામાંથી જોઈએ તેથી તે આ નીચેના પ્લેન પર પ્રોજેક્ટ થાય છે અને આપણે તેને જોવા માટે ખોલીએ છીએ પછી આ અને નીચેનું એકરુપ થાય છે અને આપણે તે દિશામાં જોઈ રહ્યા છીએ ફરીથી આપણને તે જ સાઈઝનું ટ્રેપિઝિયમ દેખાય છે તેથી આ સામેનો દેખાવ છે ઉપરનો દેખાવ જમણી બાજું એ ડાબી બાજુનો દેખાવ આ રીતે છે આ રીતે આપણે ચિત્ર બનાવીએ છીએ તેથી તેમ કરતાં ઓબ્જેક્ટનો સામેનો દેખાવ આ ઓબ્જેક્ટનો સામેનો દેખાવ ટ્રેપેઝિયમ આ તે ઓબ્જેક્ટનો ડાબી બાજુનો દેખાવ છે અને આપણી ડ્રોઇંગ પરિભાષા આવી રીતે આવે છે કારણ કે આ નળાકાર ઓબ્જેક્ટ છે આપણે સામાન્ય રીતે આને અક્ષ તરીકે બતાવીએ છીએ જે તે બિંદુમાંથી નીકળી તે બિંદુમાંથી પસાર થાય છે જો આ સંપૂર્ણ વર્તુળ હોય તો આ રેખા તેમાંથી પસાર થાય છે તો તે જ લાઈન આપણે તેને અહીં બતાવી રહ્યા છીએ બીજું કારણ કે આ ડાબી બાજુના દેખાવ પરનું એક વર્તુળ છે અને બીજું વર્તુળ છે કારણ કે આ એક નળાકાર પદાર્થ છે જેમાં વર્તુળો હોય છે તેથી ફરીથી ડેશ ડોટ લાઇનો આપણે તે નળાકાર ઓબ્જેક્ટને રજૂ કરવાં માટે દર્શાવીએ છીએ જો આપણે તે 3rd એન્ગલ પ્રોજેક્શન સિસ્ટમમાં જોઈએ સમાન નળાકાર ઓબ્જેક્ટને આપણે 3rd ક્વાડ્રંટમાં મૂકીએ છીએ તેથી પ્લેન જેના પર પ્રોજેક્ટ કરવામાં આવે છે તે આ છે જે પ્લેન પર આનું પ્રોજેક્શન મેળવવામાં આવશે તે ત્યાં પ્રોજેક્ટ કરેલું છે તેથી જો આપણે તે આખા પ્લેનને પલટાવતા હોઈએ તો તે આ પ્લેનમાં આવે છે આ પ્લેન પર પ્રોજેક્ટ કર્યા પછી તેને ફોલ્ડ કરીને પછી તેને આ દિશામાં ફોલ્ડ કરો તેને રોટેટ કરો તેથી આપણને જે મળશે તે વર્તુળ છે એ જ રીતે આપણે 3rd એંગલ પ્રોજેક્શનમાં જોયું છે તેથી આ પ્રોજેક્ટ કરેલું હશે આ રીતે આપણને જરૂરી વ્યૂ મળે છે 3rd એંગલ પ્રોજેક્શન સિસ્ટમમાં આ પરિમાણો બતાવવાનું એકદમ સામાન્ય છે ઓબ્જેક્ટ પછી આ સિમ્બોલ તરફ કારણ કે તે એક પ્રોજેક્શન છે તેથી એક વ્યાસ બીજો વ્યાસ અને સામાન્ય રીતે ઓબ્જેક્ટની લંબાઈ 2 2 d આપણે જોયુ તે સામેના દેખાવ માટે છે આપણે બતાવવા માંગતા મહત્તમ પરિમાણો સામેના દેખાવ પર દર્શાવવામાં આવે છે અને બાકીના પરિમાણો ઉપરના દેખાવ પર અને પછી બાજુ દેખાવ પર વહેંચવામાં આવે છે હવે આપણે આ પ્રોજેક્શન સાથે સંકળાયેલી પદ્ધતિઓ જોઈએ કોઈપણ પ્રોજેક્શનને આપણે બે પદ્ધતિમાં વહેંચીએ છીએ એક નેચરલ પદ્ધતિ દ્વારા બીજી એક ગ્લાસ બોક્સ પદ્ધતિ છે નેચરલ પદ્ધતિના કિસ્સામાં આપણે શું કરીએ છીએ આપણે ઓબ્જેક્ટને નિરીક્ષક તરીકે રાખીએ છીએ આપણે તે ઓબ્જેક્ટની આસપાસ જઈએ છીએ તે ઓબ્જેક્ટ કેવો દેખાય છે તે જોઈએ છીએ બીજી રીત એ છે કે તમે ઓબ્જેક્ટને રાખો છો ધીમે ધીમે તેને ક્લોકવાઇઝ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં 90 ડિગ્રી અથવા કદાચ ઉપરથી નીચે 90 ડિગ્રી અથવા નીચેથી ઉપર 90 ડિગ્રી સુધી ફેરવો આ રીતે આપણે ઓબ્જેક્ટને ફેરવી શકીએ અને અને તેના દેખાવ જોઈ શકીએ જો આપણે તેમ કરી રહ્યા છીએ તો પ્રથમ કોઈ ઓબ્જેક્ટ રાખો નિરીક્ષકને નકી કરો ઓબ્જેક્ટને ફેરવો અને આપણે જે કંઈપણ જોઈએ છીએ તે પ્રમાણે વ્યૂ મેળવો જેને આપણે નેચરલ પદ્ધતિ કહીએ છીએ ગ્લાસ બોક્સ પદ્ધતિમાં આપણે આ ઓબ્જેક્ટની આસપાસ કાલ્પનિક બોક્સ બનાવીએ છીએ તેમાંના કેટલાક પારદર્શક પ્લેન છે તેમાંથી કેટલાક ઓપેક પ્લેન છે તે પારદર્શક પ્લેન ની આસપાસ ચાલો જેથી આપણને જે વ્યૂ મળે જેને આપણે ગ્લાસ બોક્સ પદ્ધતિ કહીએ છીએ તો ચાલો ઓબ્જેક્ટ જોઈએ અહીં ઓબ્જેક્ટ L આકારમાં છે L આકારનો બ્લોક અને આપણે આને સામેનો દેખાવ તરીકે કહેવા માંગીએ છીએ તેથી તમે તે વ્યક્તિ છો જે મોનિટર તરીકે જોઈ રહ્યાં છો અને ઓબ્જેક્ટ તમારાથી થોડો ત્રાસો છે આ વસ્તુને તે દિશામાં કોઈ ચોક્કસ કોણથી ફેરવો જેથી તે તમારી દૃષ્ટિની દિશા તે પ્લેનની દિશાને લંબરૂપ હોય તેથી અહીં જો આપણે તે પદાર્થને તે ચોક્કસ કોણથી ફેરવીએ આપણે જોવાની સ્થિતિમાં હોઈશું તેથી તે ઓબ્જેક્ટને ફેરવો જેથી તે નેચરલ પદ્ધતિમાં તે આકારમાં આવે આ તે છે જેને આપણે તે ઓબ્જેક્ટનો સામેનો દેખાવ કહીએ છીએ એ જ રીતે ઉપરનાં દેખાવ માટે આપણે શું કરવાનું છે તે આ ઓબ્જેક્ટ છે જે આપણે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આપણે શું બનાવવા માંગીએ છીએ તે આ સામેનો દેખાવ છે તેથી તેને તે દિશામાં ફેરવો તેથી આમ કરીને આપણે ફરીથી તે લંબ અથવા કદાચ તે કાગળના પ્લેનમાં હોય તે પછી આપણે જે કંઇપણ અવલોકન કરીશું તેને આપણે ઉપરનો દેખાવ કહીએ છીએ ઉદાહરણ તરીકે જો આપણે આ ઓબ્જેક્ટને તે રીતે ફેરવીએ તો આપણે ઉપરના દેખાવ માટે પરિમાણ અહીં મેળવીશું કારણ કે આપણે આખા ઓબ્જેક્ટને દિશા તરફ લંબ લાવીએ છીએ એ જ રીતે તેને તે દિશામાં પ્લેનને લંબ ફેરવીને આપણને જમણી બાજુનો દેખાવ મળશે જેને આપણે નેચરલ પદ્ધતિ કહીએ છીએ નિરીક્ષક હંમેશાં નિશ્ચિત હોય છે ઓબ્જેક્ટને એવી રીતે ફેરવવામાં આવે છે કે તે નિરીક્ષકની દૃષ્ટિમાં આવે અને આપણને જે દ્રષ્ટિકોણ મળશે તેને આપણે નેચરલ પદ્ધતિ કહીએ છીએ બીજી પદ્ધતિને ગ્લાસ બોક્સ પદ્ધતિ કહેવામાં આવે છે આ ગ્લાસ બોક્સ પદ્ધતિ આપણા પારદર્શક પ્લેન ઓપેક પ્લેન અને તેના પ્રોજેક્શન સાથે સંકળાયેલી છે તેથી દરેક સમયે આપણે આ ગ્લાસ બોક્સ પદ્ધતિ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યાં પારદર્શક પ્લેન છે તેથી સામેના દેખાવ માટે નિરીક્ષક આ દિશામાં છે હમણાં સુધી તે તે દિશામાં જોઈ રહ્યો છે તે જે પણ આકારનું નિરીક્ષણ કરી રહ્યો છે કે ચાલો આપણે તેને સામેનો દેખાવ કહીએ આ સામેનો દેખાવ છે તેથી જો તમે તેની પાસે જશો તો એક સંપૂર્ણ પ્રોજેક્શન તે શું જોશે તે આ આકારનું હશે જેને આપણે સામેનો દેખાવ કહીએ છીએ પછી ઉપરનો દેખાવ જોવા માટે તેને ઉપરની બાજુથી અવલોકન કરવું પડશે તે જે આ પ્રોજેક્શન મેળવશે તે પ્લેનમાં મેળવે છે આવી જ રીતે આપણે ઉપરનો દેખાવ કહીએ છીએ અને ફરીથી જમણી બાજુના દેખાવ માટે તેને તે દિશા તરફ આવવું પડશે તે પ્લેન પર જે કંઇ પણ પ્રોજેક્શન છે તે જુઓ તેને જે મળે છે તેને આપણે જમણી બાજુનો દેખાવ કહીએ છીએ તેથી ગ્લાસ બોક્સ પદ્ધતિમાં આપણે આ દેખાવો મેળવીએ છીએ જે પ્લેન માં પ્રોજેક્ટ કરીએ છીએ પછી તેને અનફોલ્ડ કરીએ છીએ અથવા તેને ફેરવીએ છીએ જેથી આપણને જુદા જુદા દેખાવો મળશે ઉદાહરણ તરીકે ચાલો આપણે આ એક જોઈએ તે જ ઓબ્જેક્ટ માટે પ્રોજેક્શન પછી સામેનો દેખાવ આપણે આ મેળવીશું આ એક નિશ્ચિત પ્લેન છે હવે નિરીક્ષક ત્યાંથી જુએ છે તેથી સૌ પ્રથમ તે આને જમણી બાજુના દેખાવ માટેના ઓબ્જેક્ટ તરીકે પ્રાપ્ત કરશે હવે આ આખા પ્લેનને 90 ડિગ્રી ફેરવતા તેથી જો આપણે તેને ફેરવીએ તો આપણને આ દેખાવ મળે છે એ જ રીતે તે પ્લેન પરના ઓબ્જેક્ટ માટે આપણે આ ઉપરનાં દેખાવ તરીકે મેળવીશું આ પ્લેન તેને 90 ડિગ્રી ફેરવો તેથી એકવાર આપણે તેને અનફોલ્ડ કરીએ તો આ તે પ્લેન પરનો ઓબ્જેક્ટ છે જે આપણને મળે છે આ એ છે જેને આપણે ઉપરનો દેખાવ કહીએ છીએ એ જ રીતે જો આપણે ઓપેક પ્લેનની પાછળની બાજુ તે પ્લેન પર પ્રોજેકટ કરીએ અને ફેરવીએ તો આપણને ફરીથી બીજો દેખાવ મળશે પાછળની બાજુએ પણ આપણી પાસે તે છે તેને પણ આપણે અનફોલ્ડ કરી શકીએ જેથી તે લેવલ પર આવે તેથી તમે વિચારી શકો કે બોક્ષ સાથે ઘણી લેચ પ્રકારની ઇવેન્ટ્સ સંકળાયેલી છે તેથી આ પ્લેન હંમેશા નિશ્ચિત હોય છે જેને આપણે સામેનો દેખાવ કહીએ છીએ હવે એકવાર તે બોક્સ પર થઈ જાય પછી આપણે તેને એવી રીતે ખોલીએ કે આ ભાગ ઉપર આવે જેથી સામેનો દેખાવ ત્યાં આવે ચાલો આપણે તેને A પ્લેન B પ્લેન C પ્લેન પાછળની બાજુએ ડી પ્લેન નામ આપીએ છે નીચે E પ્લેન છે તેની પાછળની બાજુ F પ્લેન છે હવે જ્યારે આપણે તેને અનફોલ્ડ કરીએ A પ્લેન ત્યાં હશે B પ્લેન ઉપર આવશે C પ્લેન અહીંયા આવે છે D પ્લેન બોક્સની જેમ ત્યાં ખુલે છે F પ્લેન પાછળની બાજુએ છે તેને આપણે બે વાર અનફોલ્ડ કરતાં જઈશું તેથી તે F આ દિશામાં આવે છે અને બાકી E પ્લેન ત્યાં આવે છે આ રીતે આપણે આ બોક્સને અને તેના પ્રોજેક્શનને અનફોલ્ડ કરીએ છીએ આ બધી બાબતોને અનફોલ્ડ કર્યા પછી જો આપણે તેને નામ આપીએ તો સામેનો દેખાવ મધ્યમાં હશે અને તેનાં સપોર્ટમાં આપણી પાસે નીચેનો દેખાવ અને ઉપરનો દેખાવ હશે આ 3rd એન્ગલ પ્રોજેક્શન સિસ્ટમ માટે છે સામેના દેખાવની ઉપર ઉપરનો દેખાવ જમણી બાજુએ જમણી બાજુનો દેખાવ અને નીચેનો દેખાવ નીચેની બાજુએ છે ડાબી બાજુનો દેખાવ ડાબી બાજુએ હશે અને પાછળની બાજુએ પાછળનો દેખાવ તે 3rd ક્વાડ્રંટ સિસ્ટમના આધારે જો આપણે તેને બનાવવા પ્રયત્ન કરીએ અને ગ્લાસ ડોર પ્રકારની બોક્સ પદ્ધતિનો ઉપયોગ કરી તે અંદર રહેલી બાબતોને અનફોલ્ડ કરીએ તો આ આપણી રીત છે અને મહત્તમ પરિમાણો સામેના દેખાવ પર દેખાય છે અને બાકીના પરિમાણોને બાજુનો દેખાવ નીચેનો દેખાવ ઉપરનો દેખાવ અને અન્ય જેવી બીજી દિશામાં લેવામાં આવે છે તેથી પ્રથમ પસંદગી હંમેશાં સામેના દેખાવ હોય છે પછી બાકીના પરિમાણો ઉપરનો દેખાવ તથા બાકીનાં દેખાવોમાં બાજુના દેખાવમાં આવે તેવી રીતે દર્શાવવામાં આવે છે તો ચાલો ઉદાહરણ લઈને કોઈ ઓબ્જેક્ટ જોઈએ આ તે ઓબ્જેક્ટ છે જેના આપણે દેખાવો મેળવવા માંગીએ છીએ ચાલો આપણે વારાફરતી આગળ વધીએ પહેલું એ કે ગ્લાસ ડોર પ્રકારની વસ્તુ બનાવવી સરળ છે પછી જો આપણે આ ગ્લાસ ડોર બોક્સ પર પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરીએ તો તે સંપૂર્ણપણે આ દેખાવો તરીકે પ્રોજેક્ટ થશે પછી આ બોક્સને અનફોલ્ડ કરો તેથી સામેનો દેખાવ અહીં આવે છે ઉપરનો દેખાવ ત્યાં આવે છે જમણી બાજુનો દેખાવ અહીં આવે છે ડાબી બાજુનો દેખાવ ત્યાં આવે છે અને પાછળની બાજુનો દેખાવ અહીંયા આવે છે તેથી જો આપણે ગ્લાસ બોક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને આ બધું ડ્રોઇંગ શીટ પર ગોઠવીએ તો ડ્રોઇંગ શીટ પર આ રીતે પ્રોજેક્શન મળશે પછીનાં લેક્ચરમાં આપણે અન્ય પ્રોજેક્શન મેથડ વિશે વધુ શીખીશું ખુબ ખુબ આભાર